બેઝિક ઇલેક્ટ્રિકલ સર્કિટસ પરના આપણા કોર્સ ના પાંચમા અઠવાડિયામાં આપનું સ્વાગત છે આ અઠવાડિયામાં આપણે ફર્સ્ટ ઓર્ડર અને સેકન્ડ ઓર્ડર સર્કિટસ વિશે વાત કરીશું અને ખાસ કરીને આજે આપણે ફર્સ્ટ ઓર્ડર RC સર્કિટ્સ વિશે વાત કરીશું તો ચાલો જોઈએ ફર્સ્ટ ઓર્ડર RC સર્કિટનો અર્થ શું છે RC સર્કિટ શરુ કરતા પહેલા ચાલો સમજીએ કે ફર્સ્ટ ઓર્ડર સર્કિટનો અર્થ શું છે આપણે બે પ્રકારની સરળ સર્કિટ્સ વિશે ચર્ચા કરીશું જેમાં એક સર્કિટ રેઝિસ્ટર અને કેપેસીટર ની બનેલ છે અને એક સર્કિટમાં રેઝિસ્ટર અને ઇન્ડક્ટર નો સમાવેશ થાય છે તેથી સામાન્ય રીતે તેમને RC અને RL સર્કિટ કહેવામાં આવે છે RC અને RL સર્કિટ્સનું એનાલિસીસ કિર્ચોફ ના નિયમ kirchhoff's law દ્વારા કરવામાં આવે છે જે આપણે રેઝીસ્ટિવ સર્કિટ્સ માટે કરેલુ છે કિર્ચોફ ના નિયમ ને પ્યોર રેઝીસ્ટિવ સર્કિટ્સ માટે લાગુ કરવો સરળ છે કારણકે તે બીજગાણિતિક સમીકરણ આપે છે જેને હલ કરવું વધુ સરળ છે હવે જ્યારે આપણે RC અને RL સર્કિટ્સ માટે કિર્ચોફ નો નિયમ લાગુ કરીએ ત્યારે તે ડિફરેન્શિયલ સમીકરણ આપે છે જેને બીજગાણિતિક સમીકરણ ની સરખામણી માં હલ કરવું થોડું વધારે મુશ્કેલ છે RC અને RL સર્કિટ્સના એનાલિસીસ દ્વારા પરિણમેલા ડિફરેન્શિયલ સમીકરણ ફર્સ્ટ ઓર્ડર ના છે તેથી જ આપણે આ પ્રકારની સર્કિટ્સને ફર્સ્ટ ઓર્ડર સર્કિટ તરીકે ઓળખીએ છીએ તેથી આપણે કહી શકીએ કે ફર્સ્ટ ઓર્ડર સર્કિટ ફર્સ્ટ ઓર્ડરના ડિફરેન્શિયલ સમીકરણ દ્વારા કેરેક્ટરાઈઝ થયેલ છે તેથી જ્યારે પણ તમે ફર્સ્ટ ઓર્ડર ડિફરેન્શિયલ સમીકરણ જુઓ ત્યારે તમે કહી શકો છો કે આ ફર્સ્ટ ઓર્ડર સર્કિટ છે આપણી પાસે ફર્સ્ટ ઓર્ડર સર્કિટ્સને એકસાઇટ કરવાની બે રીત છે પ્રથમ રીત છે જેમા સર્કિટમાં સ્ટોરેજ એલીમેન્ટ્સ ની ઇનિશિયલ કંડિશન નો ઉપયોગ કરીને થાય છે તેનો અર્થ એ છે કે શરૂઆતમાં જો તમે કેપેસીટર અથવા ઇન્ડક્ટરને ચાર્જ કરો અને તે પછી ચાર્જ કરેલ કેપેસીટર અને ઇન્ડક્ટરને સર્કિટમાં ઉમેરો તો કુલ સંગ્રહિત ઉર્જા તરીકે સર્કિટમાં ફક્ત કેપેસીટર અથવા ઇન્ડક્ટર ઉર્જાના સ્ત્રોત તરીકે હશે તેથી ઉર્જા પ્રદાન કરવા માટે કોઈ બાહ્ય વોલ્ટેજ અથવા કરંટ સોર્સ હશે નહીં આ સર્કિટ્સને સોર્સ ફ્રી સર્કિટ્સ કહેવામાં આવે છે કારણ કે આપણી પાસે આ સર્કિટમાં કોઈ બાહ્ય સોર્સ ઉપલબ્ધ નથી આપણી પાસે કેપેસીટર અને ઇન્ડક્ટર છે જેમાં કેટલીક ઇનિશિયલ ઉર્જા સંગ્રહિત છે તેથી આપણે માની લઈએ છીએ કે શરૂઆતમાં આ એલીમેન્ટ્સમાં ઉર્જા સંગ્રહિત થાય છે અને આ ઉર્જા સર્કિટમાં કરંટને પ્રવાહિત કરશે અને ધીરે ધીરે તે રેઝિસ્ટરમાં વિક્ષેપિત થઇ જશે કારણકે RC અથવા RL સર્કિટમાં રેસીસ્ટર શ્રેણી માં અથવા સમાંતર માં જોડાયેલ હશે રેસીસ્ટર ઘટક ધીમે ધીમે ઉર્જાને વિક્ષેપિત કરવા માટે જવાબદાર રહેશે જે અગાઉ કેપેસીટર અથવા ઇન્ડક્ટરમાં સંગ્રહિત હતી સામાન્ય રીતે સોર્સ ફ્રી સર્કિટ્સ ઇંડિપેંડંટ સોર્સ થી મુક્ત હોય છે પરંતુ તેમાં કેટલાક ડિપેંડંટ સોર્સ હોઈ શકે છે જ્યારે આપણે આ વ્યાખ્યાનમાં આગળ જશુ ત્યારે આ કિસ્સાઓ જોઈશું ફર્સ્ટ ઓર્ડર સર્કિટ ને એકસાઇટ કરવાની બીજી રીત છે ઇંડિપેંડંટ સોર્સનો ઉપયોગ આપણી પાસે પહેલો કેસ છે જ્યાં તમારી પાસે કોઈ સોર્સ નથી તેથી તેને સોર્સ ફ્રી સર્કિટ્સ તરીકે ઓળખાય છે બીજા કેસમાં તમે ઇંડિપેંડંટ સોર્સને લગાવીને ફર્સ્ટ ઓર્ડર સર્કિટને એકસાઇટ કરો છો પહેલા સોર્સ ફ્રી RC સર્કિટ શું છે તે સમજવાનો પ્રયાસ કરીએ સોર્સ ફ્રી RC સર્કિટનો અર્થ છે કે કોઈ બાહ્ય વોલ્ટેજ અથવા કરંટ સોર્સ સર્કિટ સાથે જોડાયેલ નથી સોર્સ ફ્રી RC સર્કિટને આપણે કેવી રીતે મેળવી શકીએ જ્યારે DC સોર્સ અચાનક ડિસ્કનેક્ટ કરવામાં આવે ત્યારે તેને મેળવી શકાય ધારો કે સ્વીચ દ્વારા વોલ્ટેજ સોર્સ જોડાયેલ છે તેના વોલ્ટેજ V છે આપણે શરૂઆતમાં આ સ્વીચને કનેક્ટ કરી છે અને થોડા સમય પછી અચાનક આપણે આ સ્વીચને ડિસ્કનેક્ટ કરી દીધી છે તેથી આ કિસ્સામાં જ્યારે આપણે કેપેસીટર પર વોલ્ટેજ એપ્લાય કરીશું ત્યારે કેપેસીટર ચાર્જ થશે અને તેમાં ઉર્જા સંગ્રહિત થશે અને જ્યારે આપણે ડિસ્કનેક્ટ કરીએ સર્કિટ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે હશે તો હવે આપણે રેઝિસ્ટરનાં શ્રેણી જોડાણને ધ્યાનમાં લઈએ અને તે શરૂઆતથી ચાર્જ્ડ છે એટલે કે કેપેસીટરમાં ઉર્જા સંગ્રહિત થયેલી છે આપણે જોઈશું કે કેપેસીટરમાં સંગ્રહિત ઉર્જા કેવી રીતે રેઝિસ્ટર જે સર્કિટ મા છે તેના દ્વારા રિલીઝ થાય છે આપણે આ સ્લાઈડ માં બતાવેલ આકૃતિમાં જોઈ શકીએ છીએ કે આપણી પાસે એક રેઝિસ્ટર અને એક કેપેસીટર છેઆપણે તેને સિંગલ તરીકે જોઇએ છીએ પણ તે રેઝિસ્ટર અને કેપેસીટરના જોડાણને સમકક્ષ રેઝિસ્ટન્સ અથવા સમકક્ષ કેપેસિટન્સ હોઈ શકે છે તેથી જો સર્કિટમાં ઘણા કેપેસીટર્સ અને રેઝિસ્ટર હોય તો તમે તે બધાને ભેગા કરી શકો છો અને તેને સમકક્ષ RC સર્કિટ બનાવી શકો છો જેથી C અને R ને સમકક્ષ કેપેસિટીન્સ અને સમકક્ષ રેઝિસ્ટન્સ તરીકે ગણી શકાય હવે આપણે સર્કિટ રિસ્પોન્સ શોધવો પડશે સર્કિટ રિસ્પોન્સ એટલે કેવી રીતે કેપેસીટરમાં સંગ્રહિત ઉર્જા જયારે બહાર આવે ત્યારે સર્કિટ પ્રતિક્રિયા આપે છે ચાલો જોઈએ કે જ્યારે શરૂઆતમાં ચાર્જડ કેપેસીટર ને સમાંતર રેઝિસ્ટરથી કનેક્ટ કરીએ ત્યારે સર્કિટનું પરફોર્મન્સ કેવું રહેશે અહીં કેપેસીટર પહેલેથી જ ચાર્જડ છે તેથી આપણે ધારી શકીએ કે સમય t0 છે કેપેસીટરમાં ઇનિશિયલ વોલ્ટેજ V0 છે આ ઇનિશિયલ વોલ્ટેજ એ કેપેસીટરના તે સમયના વોલ્ટેજ છે જયારે સમય t0 છે કેપેસીટરમાં સંગ્રહિત ઉર્જા 12CV02 હશે અહીં સર્કિટમાં એક લૂપ છે જો તમે અહીં આ ચોક્ક્સ નોડ પર કિર્ચોફનો કરંટનો નિયમ એપ્લાય કરો તો તમને ICIR0 મળશે IC કેપેસીટર માં વહેતો કરંટ છે ICCdvdt છે રેઝિસ્ટર R માં વહેતો કરંટ IRvRછે કોઈ સમય t પર રેઝિસ્ટર ની એક્રોસ મા વોલ્ટેજ અથવા કેપેસીટરની એક્રોસ મા વોલ્ટેજ છે કારણ કે આ બંને સમાંતર છે તેથી બન્ને એલિમેંટ્સ ની એક્રોસ મા વોલ્ટેજ સમાન જ હશે વોલ્ટેજની વેલ્યુ v કહો હવે આ આપણુ ફર્સ્ટ ઓર્ડર ડિફરેન્શિયલ ઇક્વેશન છે અહીં વોલ્ટેજ Vનું માત્ર ફર્સ્ટ ડેરિવેટિવ શામેલ હોવાથી આ સમીકરણ ને ફર્સ્ટ ઓર્ડર ડિફરેન્શિયલ ઇક્વેશન કહેવામાં આવે છે હવે અહીં પદોને ફરીથી ગોઠવતા dVV 1RC dt બંને બાજુ સંકલન કરતા ln V 1RCln A ln VA 1RC આ કિસ્સામાં સરળતા માટે આપણે ધારી લઈએ કે ln A કોન્સ્ટન્ટ ટર્મ છે જયાં A સંકલન અચળાંક છે હવે પછીનુ કામ શુ કરવાનુ છે VAetRCમેળવવા માટે બંને બાજુ e પાવર લેવી પડશે આપણે ધારીએ કે ઇનિશિયલ કંડિશન મુજબ v AV0 છે તેથી VV0 etRC થશે તમે જોઈ શકો છો કે બંને ઘટકો પછી તે કેપેસીટર હોય કે રેઝિસ્ટર તેમની વચ્ચે ના વોલ્ટેજ એ સમય સાથે બદલાતા ઘટક છે તેથી આ દર્શાવે છે કે RC સર્કિટનો વોલ્ટેજ રિસ્પોન્સ એ ઇનિશિયલ વોલ્ટેજનો એક્સ્પોનેન્શિયલ ડિકે છે હવે રિસ્પોન્સ એ સર્કિટની ઇનિશિયલ સંગ્રહિત ઉર્જા અને ભૌતિક લાક્ષણિકતા ને કારણે છે તે કોઈ અન્ય બાહ્ય વોલ્ટેજ અથવા કરંટને કારણે નથી તેથી તેને સર્કિટના નેચરલ રિસ્પોન્સ તરીકે ઓળખવામાં આવે છે તો જ્યારે આપણે એમ કહીએ કે સર્કિટ સાથે કોઈ બાહ્ય સોર્સ જોડાયેલ નથી અને બાહ્ય ઉર્જા વિક્ષેપિત થાય છે ત્યારે તેને સર્કિટનો નેચરલ રિસ્પોન્સ કહેવામાં આવે છે તેથી આપણે સામાન્ય રીતે એમ કહી શકીએ કે સર્કિટનો નેચરલ રિસ્પોન્સ એ વર્તણૂક દર્શાવે છે જે સર્કિટના કોઈ એક્સાઇટેશનના બાહ્ય સોર્સ વગર સર્કિટ્ના પોતાના વોલ્ટેજ અને કરંટના સંદર્ભમાં છે હવે તમે તેને ગ્રાફિકલી કેવી રીતે રજૂ કરશો જ્યારે તમે નેચરલ રિસ્પોન્સને ગ્રાફિકલી રીતે રજૂ કરો ત્યારે તે નીચે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે હશે તેથી અહીં તમે જોશો કે અહીં તમારી પાસે ઘટકVV0 etRC છે ધારો કે અહીં ટાઈમ કોન્સ્ટન્ટ નામનો એક અન્ય ઘટક છે જેને ગ્રીક અક્ષર દ્વારા દર્શાવવામાં આવેલ છે આ ટાઈમ કોન્સ્ટન્ટ RC છે તેથી VV0 et થશે જ્યારે તમે સમયના સંદર્ભમાં આ ફંક્શન ને પ્લોટ કરો ત્યારે તમે જોઈ શકો છો કે તે એક્સ્પોનેંશિયલિ ડિકે થઈ રહ્યું છે જ્યારે આપણે સમય t 0 લઈએ ત્યારે આપણે જાણીએ છીએ કે ત્યારે વોલ્ટેજનું ઇનિશિયલ મૂલ્ય V0 છે અને તે પછી આ પરિબળને કારણે તે ડિકે થઈ રહ્યું છે અને છેવટે બધી ઉર્જા રેઝિસ્ટરમાં વિક્ષેપિત થઇ જશે તો જ્યારે આપણે t0 સેટ કરીએ આપણે કહીએ તે ઇનિશિયલ કંડિશન છે નેચરલ રિસ્પોન્સ માત્ર સર્કિટની પ્રકૃતિ પર આધારીત છે કોઈ બાહ્ય સ્ત્રોતો પર નહિ હકીકતમાં સર્કિટનો રિસ્પોન્સ કેપેસીટર માં ઇનિશિયલી સંગ્રહિત ઉર્જાને કારણે જ છે તેથી નેચરલ રિસ્પોન્સમાં સર્કિટમાં વિક્ષેપિત થવા માટે માત્ર આંતરિક ઉર્જા જ હશે હવે એક મહત્વની વસ્તુ જે આપણે જાણવી જરુરી છે કે જ્યારે સમય ની બરાબર હોય છે એટ્લે કે જો t ને થી બદલો ત્યારે આ સરળતાથી e 1થઈ જશે તો તે સમયે વેલ્યુ v0 368V0થશે હવે આનો અર્થ શુ થશે ચાલો જોઇએ જ્યારે આપણે કહીએ કે t ટાઈમ કોન્સ્ટન્ટ બરાબર હોય છે ત્યારે રિસ્પોન્સ 1e જે e 1 છે તેના ફેક્ટર દ્વારા ડિકે થાય છે તેનો અર્થ છે કે ઇનિશિયલ મૂલ્યના 36 8 જેટલું ડિકે થશે જ્યારે આપણે RC ને t થી બદલીએ ત્યારે આપણને આ મૂલ્ય મળે છે તેથી આપણે કહી શકીએ કે જ્યારે આપણે સર્કિટ્મા ને દર્શાવીએ તેથી જો તમે vV0 ના મૂલ્યને પ્લોટ કરશો જો V0 ને ડિનોમિનેટર માં લો તો vV0e tબનશે આપણે આ મૂલ્ય ને સમય t ની સાપેક્ષ માં પ્લોટ કરીશું અને ચાલો આપણે સમય t ને ટાઈમ કોન્સ્ટન્ટ ના મલ્ટીપલ તરીકે લઈએ જો તમે તુલના કરો તો તમે જોશો કે 5પછી તેનો અર્થ 5 ટાઈમ કોન્સ્ટન્ટ પછી વોલ્ટેજ v નું મૂલ્ય 1 કરતા પણ ઓછું છે તો આપણે કહી શકીએ કે કેપેસીટર સંપૂર્ણ ડિસ્ચાર્જ થઈ ગયું છે અથવા બીજી રીતે તમે એમ પણ કહી શકો કે 5 ટાઈમ કોન્સ્ટન્ટ પછી તે સંપૂર્ણ ચાર્જ થાય છે આનો અર્થ છે કે સર્કિટ તેની અંતિમ સ્ટેટ અથવા સ્ટેડી સ્ટેટ સુધી પહોંચવા માટે 5 જેટલો સમય લે છે પછી સમય સાથે કોઈ ફેરફાર થતા નથી તો ના દરેક સમય અંતરાલ સાથે વોલ્ટેજ ના મૂલ્યમાં તેના પહેલા ના મુલ્યના 36 8 જેટલો ઘટાડો થાય છે તમે આ ટેબલમાં પણ જોઈ શકો છો કે જેટલા સમયના દરેક વધારા સાથે વોલ્ટેજની વેલ્યુમાં તેના અગાઉના મૂલ્યથી 36 8 જેટલો ઘટાડો થાય છે કારણકે તે સરળve છે તેથી જો તમે t ને બદલાતા રહેશો તો આ મૂલ્ય હંમેશાં v ના 36 8 ની બરાબર રહેશે આ t ના કોઈ પણ મૂલ્યને અનુલકક્ષ્યા વગર હશે તેથી જો તમે t ની કિંમત 2 અથવા 3 તરીકે મૂકશો તો તમે જોશો કે તમેં ગમે તે મૂલ્ય મેળવો તે અગાઉના મૂલ્યના 36 8 હશે ટાઈમ કોન્સ્ટન્ટ જેટલો ઓછો હશે વોલ્ટેજ એટલા વધુ ઝડપથી ઘટશે એટલે કે તમારી પાસે RC સર્કિટનો ઝડપી ટાઈમ રિસ્પોન્સ છે જો તમે આ ચોક્ક્સ આકૃતિ જોશો તો જ્યારે ટાઈમ કોન્સ્ટન્ટ RC ખૂબ ઓછો હોય જે છે જે બીજુ કઇ નહી પણ RC R અને Cનો ગુણાકાર છે જો તે નાનો હોય તો કર્વ નો સ્લોપ દર્શાવે છે કે અન્યની તુલનામાં વોલ્ટેજ ખૂબ ઝડપથી ઘટી રહયા છે જેમ તમે નું મૂલ્ય ઘટાડો સર્કિટમાં વોલ્ટેજનો એટલો જ વધુ ઝડપથી ઘટાડો થશે અને જો તમારી પાસે નું મૂલ્ય વધારે હશે તો તમે સર્કિટનો ધીમો રિસ્પોન્સ જોશો તો આપણે કહી શકીએ કે નાનો ટાઈમ કોન્સ્ટન્ટ આપણને ઝડપી રિસ્પોન્સ આપે છે અને તે સ્ટેડી સ્ટેટ પર ઝડપથી પહોંચે છે જ્યારે આપણી પાસે ટાઈમ કોન્સ્ટન્ટ વધારે હોય ત્યારે તે ધીમો રિસ્પોન્સ આપશે કારણકે ત્યારે તે સ્ટેડી સ્ટેટ સુધી પહોંચવા માટે વધુ સમય લે છે કોઈ પણ દરે ટાઈમ કોન્સ્ટન્ટ નાનો હોય કે મોટો સર્કિટ તેની સ્ટેડી સ્ટેટ માં 5 ટાઇમ કોન્સ્ટન્ટમાં પહોંચશે કારણકે 5 ટાઇમ કોન્સ્ટન્ટ પછી સર્કિટમાં વોલ્ટેજ નું મૂલ્ય તેના ઇનિશિયલ મૂલ્યના 1 કરતા પણ ઓછું થઈ જશે તો ટાઈમ કોન્સ્ટન્ટ નાનો હોય કે મોટો તે સ્ટેડી સ્ટેટ ટાઈમ પર અસર કરશે નહીં તે હંમેશા 5 વખત ટાઈમ કોન્સ્ટન્ટ રહેશે જ્યારે ટાઈમ કોન્સ્ટન્ટ ઓછો હોય અટલે કે તે કેસ મા 5 વખતનું મૂલ્ય ઓછું હશે અને સર્કિટ સ્ટેડી સ્ટેટમાં ઝડપથી પહોંચી જશે હવે વોલ્ટેજ v નો ઉપયોગ કરીને આપણે કરંટ આ રીતે શોધી શકીએ iRV0Re t જો રેઝિસ્ટર માં વિક્ષેપીત થતો પાવર કોઈ સમય t પર P હોય તો ઈન્સ્ટંટેનિયસ પાવર pviRV0 e tV0Re tV02Re 2t થશે રેઝિસ્ટર દ્વારા t સમય સુધી શોષાતી ઉર્જા wR0tp dt 12CV02 1 e 2t થશે હવે તમે જોશો કે આ સમીકરણ સમય t0 માટે તો ઉર્જા 0 થશે અને જ્યારે સમય t હશે ત્યારે બ્રેકેટ ની ટર્મ 0 બનશે wR12CV02 થશે આ ઉર્જા બીજુ કઇ નહી પણ ઇનિશિયલ ઉર્જા છે જે કેપેસીટરમાં સંગ્રહિત હતી તો આપણે કહી શકીએ કે કેપેસીટરમાં જે કુલ ઉર્જા હતી તે અનંત સમયમાં રેઝિસ્ટરમાં ડિસ્ચાર્જ થાય છે તો કેપેસીટરમાં રહેલ ઉર્જા સંપૂર્ણપણે વિક્ષેપિત થતા અનંત સુધીનો લાંબો સમય લેશે જ્યારે આપણે સોર્સ ફ્રી RC સર્કિટ પર કામ કરીએ છીએ ત્યારે અહીં બે મહત્વપૂર્ણ મુદ્દા યાદ રાખવા જેવા છે એક છે ઇનિશિયલ વોલ્ટેજ અને બીજું છે ટાઇમ કોન્સ્ટન્ટ નું મૂલ્ય જ્યારે આપણને આ બે ની કિંમતો મળે છે ત્યારે આપણે જે આ સમીકરણ મેળવ્યુ છે તેનો ઉપયોગ કરી શકીએ છીએ અને સર્કિટમાં વોલ્ટેજ અથવા કરંટ જેવા વિવિધ પેરામીટર શોધી શકીએ છીએ તો આઉટપુટ જે કઈ પણ નિર્ધારિત કરેલ હોય ટાઇમ કોન્સ્ટન્ટ સમાન જ હશે ટાઇમ કોન્સ્ટન્ટ RC શોધવામાં સામાન્ય રીતે R થેવેનીન સમકક્ષ રેઝિસ્ટન્સ હોય છે તો જ્યારે તમને કોઈ મોટી સર્કિટ આપેલી હોય અને તેના માટે તમે સર્કિટ રિસ્પોન્સ શોધવા માંગતા હો ત્યારે તમે સરળતાથી થેવેનીન થીયરમ નો ઉપયોગ કરી શકો છો જયાં R કેપેસીટરના ટર્મિનલ પર થેવેનીન સમકક્ષ રેઝિસ્ટન્સ હશે તો તેનો અર્થ એ છે કે જો તમે કેપેસીટર ને કાઢી અને થેવેનિન રેઝિસ્ટન્સનું મૂલ્ય મેળવશો તો તે સર્કિટનો ટાઈમ રિસ્પોન્સ મેળવવાં માટે પૂરતૂ હશે ચાલો હવે એક ઉદાહરણની મદદથી આ કન્સેપ્ટ ને સમજવાનો પ્રયત્ન કરીએ જેથી તમે કન્સેપ્ટ સ્પષ્ટ રીતે સમજી શકો જો તમે આ ચોક્ક્સ આકૃતિમાં જુઓ તો આ આકૃતિમાં કેપેસીટર ની એક્રોસ માં ઇનિશિયલ વોલ્ટેજ 15 V છે તો હવે આપણે શુ કરવુ પડશે આપણે vC vx ix ની વેલ્યુ શોધવી પડશે તમે શુ કરશો પ્રથમ આપણે સમકક્ષ રેઝિસ્ટન્સ અથવા તમે કહી શકો કે કેપેસીટરના ટર્મિનલ પર થેવેનીન સમકક્ષ રેઝિસ્ટન્સ મેળવીશું પછી આપણે કેપેસીટર વોલ્ટેજ મેળવીશું અને પછી vCપરથી vx ix ની વેલ્યુ શોધીશું હવે 8 અને 12 રેઝિસ્ટર્સ સિરીઝ માં છે અને આ કોમ્બીનેશન 5 રેઝિસ્ટર સાથે સમાંતર જોડાયેલ છે ઉપરની સ્લાઇડમાંની ગણતરીઓ પરથી જોઇ શકાય છે કે Req4 છે હવે અંતે આ R સમકક્ષ રેઝિસ્ટન્સ જે 4 છે તે 0 1 F ના કેપેસીટર સાથે સમાંતર રીતે જોડાયેલ છે જેનો ઇનિશિયલ વોલ્ટેજ 15 V છે ઉપરની સ્લાઇડ પરથી અજ્ઞાત પેરામીટર શોધવા માટે ગણતરીઓ જોઇ શકાય છે તો આ સાથે હું આજનું સેશન સમાપ્ત કરું છું આજના સેશનમાં આપણે RC સર્કિટના નેચરલ રિસ્પોન્સ વિશે ચર્ચા કરી અને આગામી સેશનમાં આપણે RL સર્કિટના નેચરલ રિસ્પોન્સ વિશે ચર્ચા કરીશું